નમસ્કારતો આ અઠવાડિયામાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ નું સર્કિટ એનાલિસીસ માટે કઇ રીતે ઉપયોગ થઈ શકેતે જોઇશું તો ચાલો ચર્ચા શરુ કરીએ વિસ્તૃત ચર્ચા કરતા પહેલા ચાલો સર્વપ્રથમ સમજીએ જે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે ચર્ચા કરી હતી તેથી મૂળભૂત રીતે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ટાઇમ ડોમેઇન ફન્કશન દ્વારા રજુ કરેલા સિગ્નલ નું S ડોમેઇન માં વિશ્લેષણ કરવાની મંજૂરી આપે છે તો જો તમારી પાસે કોઈ સિગ્નલ હોય જે ટાઇમ ડોમેઇન મા ફંકશન છે તો તેને S ડોમેઇન માં એનાલિસીસ માટે દર્શાવી શકાય છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ નાં સામાન્ય ફંક્શન અને લાપ્લાસ ટ્રાન્સફોર્મ નાં ગુણધર્મો આપણે આગળના લેક્ચર માં ચર્ચા કરેલ છે ત્યારબાદ આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની ચર્ચા કરી હતી અને આપણે ક્યુ હતું કે પાર્શિયલ ફ્રેક્શન એક્સ્પાન્શન અથવા લાપ્લાસ ટ્રાન્સફોર્મ પેર ટેક્નિક થી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકાય છે અને આપણે એવી પણ ચર્ચા કરી હતી કે રિયલ પોલ એક્સપોનેન્શીયલ ફંકશન તરફ લઈ જાય છે અને કોમ્પલેક્સ પોલ ડેમ્પ્ સાઇનુસોઇડ તરફ લઈ જાય છે આપણે ઇનિશિયલ અને ફાઇનલ વેલ્યુ થીયરમ વિશે પણ ચર્ચા કરી હતી જેનાથી આપણે સર્કિટ એનાલિસીસ માટે ઇનિશિયલ અને ફાઇનલ કંડીશન શોધી શકીએ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની ચર્ચા વખતે આપણે આ મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી હતી ચાલો હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની મદદથી સર્કિટ એનાલિસિસ કઈ રીતે થાય તેની ચર્ચા કરીએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ સર્કિટ ના એનાલિસીસ માટે ઉત્તમ રીત છે તેમાં મુખ્યત્વે ત્રણ સ્ટેપ છે પહેલુ સર્કિટ ને ટાઇમ ડોમેઇન માંથી S ડોમેઇન માં રૂપાંતરિત કરવી એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટ માં જેટલા સર્કિટ એલીમેન્ટ્સ હોય તેને પહેલા S ડોમેઇન માં રૂપાંતરિત કરવા અને પછી સર્કિટ એનાલિસીસ ની રીત જેવી કે નોડલ એનાલિસીસ મેશ એનાલિસીસ કે સોર્સ ટ્રાન્સફોર્મેશન સુપરપોઝિશન અથવા કોઈપણ સર્કિટ વિશ્લેષણ તકનીકીઓ કે જેની આપણે પહેલાના વર્ગોમાં ચર્ચા કરી હતી તેનો ઉપયોગ કરીને આપણે સર્કિટ સોલ્વ કરીશુ તેમાં તમારા થેવેનિન અને નોર્ટન ઇક્વીવેલન્ટ નો પણ સમાવેશ થાય છે બીજા સ્ટેપ માં આપણે S ડોમેઇન માં જે સર્કિટ બનાવીએ છીએ તેનો આપણે સર્કિટ એનાલિસીસ ની રીતોની મદદથી S ડોમેઇન માં સોલ્વ કરવા ઉપયોગ કરીશું અને છેલ્લે જ્યારે આપણને S ડોમેઇન માં ઉકેલ મળે ત્યારે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ વાપરો અને આખરે આપણને ટાઇમ ડોમેઇન માં ઉકેલ મળશે આ મુખ્ય ત્રણ સ્ટેપ છે જેને આપણે સર્કિટ એનાલિસીસ માં અનુસરીશું તો સૌપ્રથમ આપણે જુદી જુદી સર્કિટ નાં એલીમેન્ટસ ને ટાઇમ ડોમેઇન થી S ડોમેઇન માં રૂપાંતરિત કઈ રીતે કરવા તે સમજીએ ચાલોઆપણે સૌપ્રથમ આપણે સર્કિટ માં સામાન્ય રીતે જોવા મળતાં ત્રણ મુખ્ય એલિમેન્ટસ ની વાત કરીએ જે રેઝીસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર છે આ એલિમેન્ટસને S ડોમેઇન માં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય આપણે જાણીએ છીએ કે ટાઇમ ડોમેઇન માં રેઝીસ્ટર માટે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનાં સંબંધને viR વડે દર્શાવાય છે હવે જો તમે આ સમીકરણનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવોતો આ સમીકરણ S ડોમેઇન માં રૂપાંતરિત થશે તો vt એ Vs બનશે અને R અચળ પદ હોવાથી એમાં કોઇ ફેરફાર નહીં થાય અને it એ Is બનશે આમ આપણે આ મળે છે જ્યારે રેઝીસ્ટર ને ફ્રીક્વન્સી એટલે કે S ડોમેઇન માં રૂપાંતરિત કરીએ છીએ હવે ઇન્ડક્ટર માટે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટર અક્રોસ વોલ્ટેજ Ldidt છે હવે આપણે વિકલનની રીત વાપરીશું જે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનાં ગુણધર્મોની વખતે પહેલાનાં વર્ગમાં ચર્ચા કરેલ છે આપણે આ ટાઇમ ડૉમેઇનનાં સમીકરણને S ડોમેઇન માં રૂપાંતરિત કરીશું તો vt એ Vs બનશે હવે L એ અચળ પદ હોવાથી બદલાશે નહીં પરંતુ didtનાં કિસ્સામાં આપણે સમયની સાપેક્ષ વિકલન તક્નીકનો ઉપયોગ કરીશું તો આપણને didt નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ sIs i મળશે તો આપણે કહી શકીએ કે ઇન્ડક્ટર ની અક્રોસ મા વોલ્ટેજ નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ sLIs Li0 છે તો આ આપણે S ડૉમેઇનમા મેળવ્યું હવે જોઇએ કે સમીકરણને સર્કિટ મા કઈ રીતે રજુ કરવા આપણે જાણીએ છીએ કે VsLsIs isLIs Li0 અને તે જ સમયે તમે આ જ સમીકરણની મદદથી Isની વેલ્યુ શોધી શકો છો તો તમે સમીકરણની પુનગોઠવણી એવી રીતે કરો કે તમને Is1sLVsisમળે તો હવે આપણી પાસે ઈન્ડક્ટરનાં વોલ્ટેજ તેમજ કરંટ S ડૉમેઇનમાં છે હવે આપણે સમીકરણને ઇક્વીવેલન્ટ સર્કિટ માં રૂપાંતરિત કરીએ તેથી જો તમે જોવો તો ટાઇમ ડોમેઇન માં આપણી પાસે એક ઇંડક્ટર છે જે t0 સમયે ઇનિશિયલ કરંટ i સાથે કોઇ t સમયે કરંટ I ધરાવે છે અને કોઇ t સમયે ઇંડક્ટરના અક્રોસમા વોલ્ટેજ v મળે છે તેથી આ ઇન્ડક્ટરક્ટર વોલ્ટેજ અને કરંટ નું ટાઇમ ડોમેઇન માં રજૂઆત છે તો જો S ડૉમેઇનમાં રૂપાંતરિત કરતાં vt એ Vs થશે અને it એ Is બનશે હવે ઇન્ડકટર L માટે આપણે શું કરશું આપણને ખબર છે કે VssLIs Li0 ફીક્ટીટીયસ વોલ્ટેજ સોર્સ ની પોલારિટી ની માઇનસ નિશાની એ ઇન્ડકટર ની ઇનીશીયલ કંડીશન છે જે l થશે જ્યારે સમય t 0 હોય અને પોલારિટી વિરુધ્ધ થશે તો S ડોમેઇન માં ઇન્ડકટર માટે વોલ્ટેજ નું સમીકરણ sL થશે જે ઇન્ડકટર વોલ્ટેજ સોર્સ સાથે સિરીઝ માં છે જે l પર l થાય છે ગુણ્યા 0 પર I છે અને ઉપર નેગેટીવ પોલારીટી છે અને નીચે પોઝીટીવ તો આ તમે જોઇ શકો છો જે સમીકરણને દર્શાવે છે જે આપણે ટાઈમ ડોમેઇન થી S ડોમેઇન માં રૂપાંતરિત કરતી વખતે હમણા મેળવેલ હતું એ જ રીતે કરંટ માટે હવે તમે જાણો છો કે જો ઇન્ડકટર પરનો વોલ્ટેજ vt હોય જેને S ડોમેઇન માં Vs વડે દર્શાવાય છે અને એ જ રીતે કરંટ it ને Is વડે દર્શાવાય હવે તમે આ સમીકરણ જુઓ તો ખ્યાલ આવશે કે કરંટ Is રૂપાંતરિત છે બે ભાગમાં વહેંચાયેલ છે તો આપણે કરંટ Is મેળવવા માંગતા હોય તે કિસ્સામાં આપણે ઇક્વીવેલેન્ન્ટ સર્કિટ મેળવવા માટે આ સમીકરણો નો ઉપયોગ કરીશું તો પ્રથમ કિંમત પરથી આપણને i0s મળશે તો આ કરંટ સોર્સ ની કિંમત છે જે ઇનિશિયલ કંડીશન રજુ કરે છે જે ઇન્ડકટર માંથી પસાર થતાં ઇનિશિયલ કરંટ ની કિંમત બતાવે છે તો i0s ની દિશા નીચેની તરફ હશે કારણ કે તે પોઝિટીવ છે તો કરંટ Is ની દિશા પણ ફિક્ટીટીયશ કરંટ સોર્સ જેવી જ હશે જે તમે ઇન્ડકટર માંથી વહેતા કરંટ ની ઇનીશિયલ કંડિશનને દર્શાવતા સ્વરુપમાં ઉમેરો હવે આગળ ઇન્ડક્ટર માંથી વહેતાં કરંટ ની વાત કરીએ તો એ 1sLVs થશે તો તેનો અર્થ એ કે ઇન્ડકટર ની કિંમત sL થશે તો આ રીતે આપણે ઇન્ડક્ટર ને વોલ્ટેજ Vs અથવા કરંટ I નાં સ્વરુપમાં દર્શાવી શકીએ તેથી જ્યારે પણ તમે સર્કિટના સમીકરણને હલ કરતા હોવ ત્યારે આ જરૂરી છે સામાન્ય રીતે આનો ઉપયોગ થાય છે જ્યારે તમે કિર્ચોફ નાં વોલ્ટેજ ના નિયમનો ઉપયોગ કરો છો અનેઆનો ઉપયોગ થાય છે જ્યારે તમે કિર્ચોફ નાં કરંટ ના નિયમ વડે સર્કિટ ને રૂપાંતરિત કરો છો હવે ચાલો આપણે કેપેસિટર વિષે વાત કરીએ તેથી કેપેસિટરના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે કોઇ t સમયે કેપેસિટર માંથી પસાર થતાં કરંટ ને itCdvdt લખાય તો ટાઇમ ડોમેઇન માંના સમીકરણનો ઉપયોગ કરીને આપણે આને S ડોમઇન માં રૂપાંતરિત કરીશું જ્યારે આપણે તેને S ડોમઇન માં કન્વર્ટ કરીએ ત્યારે તે બનશે IsCsVs v0 sCVs Cv0 હવે એ જ રીતે તમે આ સમીકરણ અથવા આ એક્સ્પ્રેશન ની પુનગોઠવણી વોલ્ટેજ નાં ટર્મ માં દર્શાવતાં Vs1sCIsvs તેથી આ બે S ડોમેનના કેપેસિટર માટે સંચાલક સમીકરણો હશે તેથી આપણે દર્શાવી શકીએ છીએ જેમ ઇન્ડક્ટક્ટરના કિસ્સામાં કર્યુ હતુ આપણે કેપેસિટરના કિસ્સામાં પણ કરી શકીએ છીએ અને સર્કિટમાં આ બંને સમીકરણોને દર્શાવી શકીએ છીએ તો ચાલો જોઈએ કે આપણે કેવી રીતે S ડોમેઇન માં કેપેસિટરના ઇક્વીવેલન્ટ ને રજૂ કરીશું તેથી ટાઇમ ડોમેઈન માં કેપેસિટરની આ સમાન ઇક્વીવેલન્ટ રજૂઆત છે જ્યાં તમને કેપેસિટર ની અક્રોસ વોલ્ટેજ vt મળે છે અને કેપેસિટર ની અક્રોસ શરૂઆતના વોલ્ટેજ v0 છે હવે જ્યારે આપણને S ડોમેઇન માં કેપેસિટર અક્રોસ વોલ્ટેજ Vs શોધવાનું કહ્યું હોય ત્યારે આપણે આ સમીકરણ વાપરીશું અને તમે જોઇ શકો છો કે આ સમીકરણ માં બે ટર્મ છે અને તે વોલ્ટેજ હોવાથી બંને ટર્મ વોલ્ટેજ ટર્મ હોઈ શકે છે કારણ કે તે પોઝિટીવ છે તેનો અર્થ એ છે કે એક પોઝિટીવ વોલ્ટેજ સોર્સ જે ઉપર પોઝિટીવ પોલારીટી ધરાવે છે અને નીચે નેગેટિવ વેલ્યુ છે તેથી આ ફિક્ટીટીયસ વોલ્ટેજ સોર્સ બનશે જે 0s સમયે v છે જે ઇનીશીયલ કંડીશન બતાવે છે જે 0 સમયએ કેપેસિટર ના અક્રોસમા વોલ્ટેજ છે હવે અહીં 1sC એ કેપેસિટર ની કિંમત છે કારણ કે જ્યારે તમે કહો છો કે કરંટ Is સર્કિટ માંથી વહે છે ત્યારે S ડોમેઇન માં વોલ્ટેજ ડ્રોપ 1sCIs પ્લસ વોલ્ટેજ v પર સમયે t 0s પર v0 છે અને જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને v પર S ડોમેઈન માં મૂલ્ય મળશે તો જ્યારે તમારે કિર્ચોફ વોલ્ટેજ લો વાપરવાનો હોય ત્યારે આની જરુર પડે હવે પછી તમે Is ને પણ આ બે ટર્મ ના સ્વરુપમા દર્શાવી શકો છો આ બે ટર્મ બીજું કશું નથી પણ કરંટ ટર્મ છે કારણ કે Is કરંટ છે Is ને બે ભાગમાં વહેચવામાં આવ્યો છે તેથી જ્યારે આપણે તેને સર્કિટમાં દર્શાવીએ ત્યારે તમે જોશો કે પ્રથમ ટર્મની કિંમત 1 ભાગ્યા Sc છે અને જ્યારે તમે 1sCને V વડે ભાગો તો તમને sCV મળશે જે બીજું કઈ નહિ પણ સર્કીંટનાં આ લેગ માંથી વહેતો કરંટ છે ત્યારબાદ t0 સમયે C ગુણ્યા V જે ફરી કરંટ ટર્મ છે જે અચળ કિંમત થશે કારણ કે તે t0 સમયે કેપેસિટર ની અક્રોસ મા વોલ્ટેજ દર્શાવે છે અને આની સાઇન નેગેટિવ હોવાથી કરંટ ની દિશા Iકરંટ કરતાં વિરુધ્ધ હશે તેથી આમાં તમે I માટે સમાન રીતે સમીકરણને દર્શાવી શકો અને જ્યારે પણ કિર્ચોફ ના કરંટ ના નિયમની મદદથી સર્કિટ નું વિશ્લેષણ કરવાનું હોય ત્યારે તમે આ સમીકરણ નો ઉપયોગ કરી શકો છો તેથી જ્યારે પણ તમારી અનુકૂળતા અનુસાર સર્કિટને હલ કરવાની જરૂર હોય ત્યારે આ વોલ્ટેજ અને કરંટ સમીકરણોનો તમે ઉપયોગ કરી શકો છો હવે આ સમીકરણો પરથી આપણને ખબર પડે છે કે ઇનીશીયલ કંડીશન એ ટ્રાન્સફોર્મેશન નો એક ભાગ છે જેથી આપણે S ડોમેઇન માં ઇનીશીયલ કંડીશન કઈ રીતે ઉમેરવી તેની ચિંતા કરવી પડતી નથી કારણ કે S ડોમેઇન નું સમીકરણ ઇનીશીયલ કંડીશન નું પણ ધ્યાન રાખે છે હવે આ સર્કિટ એનાલિસિસ માં લાપ્લાસ ટ્રાન્સફોર્મ વાપરવાનો એક ખુબ જ મોટો ફાયદો છે હવે બીજો ફાયદો એ છે કે તે તમને સર્કીટ ના ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટ રીસ્પોંસ સાથે સંપૂર્ણ રીસ્પોંસ આપે છે તો જો તમને યાદ હોય તો જ્યારે આપણે કદાચ ફર્સ્ટ ઓર્ડર અને સેક્ન્ડ ઓર્ડર સર્કિટ નાં સ્ટેપ રીસ્પોંસ ની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે સોલ્યુશન ને આપણે નેચરલ રીસ્પોંસ માં અને ફર્સ્ટ રીસ્પોંસ માં રૂપાંતરિત કરીએ છીએ અને અલગ અલગ બન્ને રીસ્પોંસ મેળવીએ છીએ અને છેલ્લે બંનેનો સરવાળો ફાઇનલ રીસ્પોંસ મેળવવા કરીએ છીએ પરંતુ આ કિસ્સામાં આપણે બંને સોલ્યુશનને અલગથી એનાલિસીસ અને પછી સરવાળો કરવાની ચિંતા કરવાની જરૂર પડતી નથી કારણ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને લાપ્લાસ ટ્રાન્સફોર્મ થી સર્કિટ નું અનાલિસિસ તમને સીધો સર્કિટ નો સંપૂર્ણ રીસ્પોંસ આપે છે હવે જો તમે આ બંને સમીકરણને VssLIs Li0 અને IssCVs Cv0 ધ્યાનથી જુઓ જયારે તમે જુઓ તો તમને ચોક્કસથી ડ્યુઆલીટી દેખાશે કારણ કે જો તમે બંને સમીકરણ જોશો તો તમે જોશો કે L એ C નું ડ્યુઅલ Is એ Vs નું ડ્યુઅલ તથા v0 એ કરંટ i0 નું ડ્યુઅલ છે તેથી આ ડ્યુઅલ જોડી બનાવે છે હવેઆપણે S ડોમેઇન માં ઇમ્પિડન્સ ની વાત કરીએ તો ઇમ્પીડન્સ એ બીજું કઈ નહિ પણ એ શૂન્ય ઇનીશીયલ કંડીશન માં વોલ્ટેજ નાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને કરંટ નાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો ગુણોત્તર થશે તો આપણે ઇમ્પીડન્સ ને ZsVI લખી શકીએ તો આ સર્કીટના ત્રણેય ઘટકોનો ઇમ્પીડન્સ જેની આપણે ચર્ચા કરી હતી તે રેઝીસ્ટન્સ માટે ZR ઇન્ડક્ટીવ સર્કિટ માટે ZsL કેપેસિટર માટે Z1sCબનશે હવે જો તમે એડમીટન્સ શોધવા માંગતા હોય તો એડમીટન્સ એ ઇમ્પીડન્સનું વ્યસ્ત થશે તેથી Z ના કિસ્સા માં જો તમે એડમીટન્સ શોધવા માંગતા હોય એટલે કે YsIV અને આ રીતે જ કંડક્ટન્સ ની વેલ્યુ માટે ઇન્ડકટન્સ અને કેપેસિટર ના ઇનવર્ઝ બદલાશે હવે સર્કિટ એનાલિસીસમાં લાપ્લાસ નો ઉપયોગ વિવિધ સિગ્નલ સોર્સ નાં ઉપયોગ ને સરળ બનાવવા કરશું તો ઇમ્પલ્સ રીસ્પોંસ સ્ટેપ રીસ્પોંસ રેમ્પ રીસ્પોંસ અને એક્સ્પોનેંશિયલ રીસ્પોંસ ની જેમ સોર્સ રીસ્પોંસ નો ઉપયોગ પણ સર્કિટ એનાલિસીસ માટે કરી શકાય છે તો હવે થોડા ઉદાહરણો લઈએ જેથી આપણે સમજી શકીએ કે સર્કિટ એલિમેન્ટસ અને તેમના લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો ઓવરઓલ સર્કિટ એનાલિસીસ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય ચાલો હવે એક દાખલો લઈએ જ્યાં આપણે ઇન્ડકટર ની અક્રોસ મા વોલ્ટેજ vot શોધવાનાં છે અને આપણે ધારીએ કે ઇન્ડકટર માંથી શરુઆતમાં પસાર થતો કરંટ શૂન્ય છે અથવા કેપેસિટર ની અક્રોસ મા ઇનિશિઅલ વોલ્ટેજ શૂન્ય છે એટલે કે ઇનીશીયલ કંડીશન શૂન્ય છે તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે પહેલા આપણે સર્કિટ ને ટાઇમ ડોમેઇન માંથી S ડોમેઇન માં રૂપાંતરિત કરવી પડશે તો યુનિટ સ્ટેપ ફંક્શન સોર્સ S ડોમેઇન માં 1s થશે ઇન્ડકટર sL બનશે અને L ની કિંમત 1 છે તેથી તે s બનશે 13F ફેરેડ કેપેસિટર ની કિંમત S ડોમેઇન માં 3s થશે તેથી હવે આપણી પાસે S ડોમેઇન માં આ બધા ઘટકો છે જેથી સર્કિટ ને આપણે S ડોમેઇન માં દર્શાવી શકીએ છીએ તો સોર્સ 1s બનશે અને રેઝીસ્ટન્સમાં કોઇ ફેર નહીં આવે તેથી આ સમાન જ રહેશે કેપેસિટર 3s બનશે અને ઇન્ડક્ટર s બનશે આપણે સૌપ્રથમ ઇન્ડક્ટર ની અક્રોસ મા S ડોમેઇન માં વોલ્ટેજ શોધવું પડશે અને ત્યારબાદ તેને ટાઇમ ડોમેઇન માં રૂપાંતરિત કરશું હવે જો તમે સર્કિટ જુઓ તો સર્કિટ માટે મેશ એનાલિસીસ વાપરી શકશો તો ચાલો પ્રથમ લૂપ માટે કરંટ I1 લઇએ બીજી લૂપ મા કરંટ I2 છે મેશ 1 માટે સમીકરણ નીચે મુજબ લખી શકો 1s13sI1 3sI2 મેશ 2 માટે શું થશે તમે બધાં ઇમ્પીડન્સનો સરવાળો કરશો તો તે s53sબનશે I2 માટે તમને s53s મળશે અને પછી કારણ કે I1 એ કેપેસિટર માટેના I2કરતા વિરુધ્ધ દિશામાં છે તેથી તમને કેપેસિટર માટેનું બીજી ટર્મ મળશે જે 3sI1 છે તો હવે આને સાદુરૂપ આપતા તમને કિંમત મળશે I113s25s3I2 હવે જો તમે સાદુરૂપ આપો તો 3s38s218sI2⇒I23s38s218s હવે આના ઉકેલ માટે તમે ક્રિએટીગ ધ સ્ક્વેર ટેક્નિક નો ઊપયોગ કરશો તો તમે પહેલા આ ટર્મ નો વર્ગ કરશો જે s422 બનશે હવે અંશને 2 વડે ગુણો અને છેદ માં તમારી પાસે 2 હોઈ શકે છે તેથી જો તમે આ ઘટકોને જોવ તો તમને શું દેખાય છે તમે જોઇ શકો છો કે આ બીજું કઈ નહિ પણ e 4t sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તેથી તમને ઇન્ડકટર ની અક્રોસ મા વોલ્ટેજ રિસ્પોન્સ મળશે હવે ચાલો બીજો કેસ લઇએ જ્યારે તમારી પાસે ઇનિશિયલ કંડીશન છે જે કેપેસિટર ની અક્રોસ મા વોલ્ટેજ છે જેની વેલ્યુ 5 વોલ્ટ છે આપણે સૌપ્રથમ સર્કિટ ને S ડોમેઇન માં રૂપાંતરિત કરીશું પરંતુ આપણે પહેલા આપેલી ઇનીશીયલ કંડીશન જોઇએ જેમાં કરંટ સોર્સ Cvo છે કારણ કે જો તમે જોશો તો અહીં બધાં પેરેલલ મા જોડાયેલા છે તેનો અર્થ એ કે કિર્ચોફ કરંટ લો સૌથી યોગ્ય વિકલ્પ છે તો હવે જ્યારે તમે કિર્ચોફ કરંટ લોની વાત કરો તો તમારે કેપેસિટર ને સમકક્ષ S ડોમેઇન માં રૂપાંતરિત કરવું પડશે તો હવે આ ચોક્કસ ટર્મ 1sC માં રૂપાંતરિત થશે અને તેમારી પાસે પેરેલલ મા Cvo ની કિંમતનો કરંટ સોર્સ હશે vo ની કિંમત 5 વોલ્ટ છે અને C ની કિંમત 0 1 F છે તેથી Cvo0 5A હવે આ ચોક્ક્સ સર્કિટ નાં ઊપયોગથી તમે સમગ્ર સર્કિટ ને S ડોમેઇન માં રૂપાંતરિત કરી શકો તો તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S ડોમેઇન માં રૂપાંતરિત કરી શકાય યુનિટ સ્ટેપ ફંક્શન ને એક્સ્પોનેન્શિયલ વડે ગુણવાનો મતલબ તમને ટાઇમ શિફ્ટ મળે છે તો વોલ્ટેજ સોર્સ નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 10s1 થશે અને રેઝીસ્ટન્સ સમાન રહેશે કેપેસિટર 10s માં રૂપાંતરિત થશે અને સમાંતરમા તમારી પાસે 0 5 એમ્પીયર કિંમતનો કરંટ સોર્સ હશે કારણ કે તે ઇનીશીયલ કંડીશન દર્શાવે છે અને પછી તમારી પાસે કરંટ સોર્સ હશે જેને લાપ્લાસ ટ્રાન્સફોર્મ માં રૂપાંતર કરતાં 2 એમ્પિયર થશે હવે તમારે શું કરવાનું છે તમારે સૌથી ઉપરના નોડ પર કિર્ચોફ નો કરંટ નો નિયમ લગાડીએ તો તમને જોવા મળશે કે 1 2 અને 3 એ કરંટ છે જે નોડ ની અંદરની તરફ જાય છે અને 2 નોડ ની બહારની તરફ આવતો કરંટ છે તો અંદરની તરફ ના અને બહારની તરફ નાં કરંટ ને સાથે મૂકતાં તમે કહી શકો કે 10s1 V01020 5V010V010s અહીં બહાર જતો કરંટ V010 છે અને અહીં બહાર જતો કરંટ V010s થશે હવે જો આની બંને બાજુને 10 વડે ગુણી અને ફરી ગોઠવતાં તમને મળશે 10s125V0s2or અથવા V025s35s1s2As1Bs2 જ્યારે તમે આને ઉકેલો તો તમને A10B15 મળી શકશે અને V0s10s115s2 આને સરળતાથી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં લખી શકાય છે જે તમને આ મુજબ મળશે v0t10e t15e 2tu તો હવે આની સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ તો આમા આપણે સર્કિટ ના વિવિધ એલિમેન્ટસની અને કઈ રીતે તમે તેમને લાપ્લાસ ટ્રાન્સફોર્મ માં રુપાંતર કરી શકો એ અંગેની ચર્ચા કરી અને આવનારા ક્લાસ માં આપણે ટ્રાન્સફર ફંક્શન ની ચર્ચા કરીશું